સીરીઝ સેલની જેમ સેલ્સને પેરેલલમાં પણ કનેક્ટ કરી શકાય છે હવે જો તમે આ રીતે એક મોડ્યુલ લો અને ચાલો આપણે આ મોડ્યુલને બીજા PV મોડ્યુલ સાથે સર્કિટને પૂર્ણ કરવા પેરેલલ માં જોડીયે બે સેલ્સ અથવા મોડ્યુલોનું પેરેલલ જોડાણ આ રીતે છે તેથી તમારી પાસે મોડ્યુલ 1 અથવા સેલ 1 છે જે મોડ્યુલ 2 અથવા સેલ 2 ની પેરેલલમાં જોડાયેલ છે અને બાહ્ય લોડ R 0 સાથે જોડાયેલ છે ચાલો આપણે આઉટપુટ ટર્મિનલની અક્રોસનો વોલ્ટેજને VT કહીએ અને બાહ્ય લોડ માંથી પસાર થતા કરંટ ને i કહીયે હવે આ બંને મહત્વના પરિમાણો છે અને આપણે તે જાણવા માગીએ છીએ કે i versus V T અથવા i versus V શું છે તેથી આ પેરેલલમાં જોડાયેલા સેલ્સની સિસ્ટમ માટે આપણે જોઈશું અને અહીં તમારી પાસે વ્યક્તિગત રીતે આ કરંટ i1 અને પેનલ 2 અથવા સેલ 2 માંથી વહેતો કરંટ i2 છે અહી શરત એ છે કે i બરાબર i1 i2 જો હું કહું કે પેનલ 1ની અક્રોસ નો વોલ્ટેજ VT1 અને પેનલ 2ની અક્રોસનો વોલ્ટેજ VT2 છે તો VT1 VT2 VT આ બે કનસ્ટ્રેઈનટ્સ છે જે પેરેલલમાં કનેક્ટેડ સેલ્સ માટે એપ્લીકેબલ છે આ એક કનસ્ટ્રેઈન એ છે કે ટર્મિનલ વોલ્ટેજ એ દરેક સેલ્સ અથવા મોડેલોના વોલ્ટેજ બરાબર છે બીજું કનસ્ટ્રેઈન એ કે દરેક પેનલમાંથી પસાર થતો કરંટનો સરવાળો ટર્મિનલ કરંટ જેટલો થશે હું PV સેલ સીમ્બોલને આયડ્યલાઈઝડ કરંટ સોર્સ ડાયોડ મોડેલ સાથે બદલી શકું છું જેથી આપણે આનાથી ઓપરેશનને વધુ સારી રીતે સમજી શકીશું રિપ્લેસમેન્ટ પૂર્ણ કરીને આપણે જોઈએ કે સેલ 1ને કરંટ સોર્સ દ્વારા અને આ લાલ રંગનાં ડાયોડ દ્વારા બદલવામાં આવે છે અને સેલ 2ને આ કરંટ સોર્સ અને લીલા રંગનાં ડાયોડ સાથે બદલવામાં આવે છે આ બે PV સેલ્સને પેરેલલમાં બાહ્ય રઝીસ્ટન્સ R0 જે લોડ તરીકે કાર્ય કરે છે તેની સાથે જોડે છે આ 2 PV સેલ્સની પેરેલલ સર્કિટ છે ચાલો આપણે ઝૂમ કરીએ અને તે સ્પષ્ટ છે કે આપણી પાસે આ બે સેલ્સ PV સેલ 1 અને PV સેલ 2 પેરેલલમાં લોડ R0 સાથે છે આ અહીં i1 જે સેલ 1 માંથી વહેતો સોર્સિંગ કરંટ છે i2 એ સેલ 2 માંથી વહેતો કરંટ છે i1 અને i2 ઉમેરશે જે તમને બાહ્ય લોડ R0 માંથી પસાર થતો i આપે છે VT એ પેરેલલ સેલ સીસ્ટમનાં ટર્મિનલની અક્રોસનો વોલ્ટેજ છે હવે અભ્યાસ કરવા અને જોવા માટે કે કેવી રીતે આપણે આખી પેરેલલ કનેક્ટેડ સીસ્ટમની IV કેરેક્ટરીસ્ટિકસ મેળવી શકીએ ચાલો આપણે X અને Y એક્સીસ દોરીએ X એક્સીસ એ વોલ્ટેજ એક્સીસ છે જે ટર્મિનલ વોલ્ટેજ બતાવે છે i એક્સીસ એ કરંટ છે જે ટર્મિનલ કરંટ એક્સીસ છે ચાલો આના પર સેલ 1 અને સેલ 2 ની IV કેરેક્ટરીસ્ટિકસને સુપરપોઝ કરીએ હમણાં મે આયડેન્ટીકલ સેલ્સ લીધા છે અને તેથી તેઓ સમાન કેરેક્ટરીસ્ટિકસ ધરાવે છે અને તેથી આ ખરેખર બે કેરેક્ટરીસ્ટિકસ છે જે એકબીજા પર સુપરપોઝ થયેલી છે હવે આ 2 કેરેક્ટરીસ્ટિકસમાં આ પરિમાણો છે એક Isc1 અને Isc2 આ સેલ 1 અને સેલ 2 બંને માટે એક શોર્ટ સર્કિટ કરંટ પોઈન્ટ છે અને આ પોઈન્ટ સેલ 1 અને સેલ બંને માટે ઓપન સર્કિટ પોઇન્ટ છે પેરેલલમાં જોડાયેલા સેલ્સ ના પહેલા કનસ્ટ્રેઈન પ્રમાણે આપણે જોયું કે VT VT1 VT2 આ પોઈન્ટ અહીં વાદળી માર્ક થયેલ છે જ્યારે કરંટ 0 થાય એનો અર્થ કે R0 ને ઓપન સર્કિટ રાખવામાં આવે ત્ય્યારે આ ઓપરેટિંગ પોઇન્ટ મળે છે અહી કોઈ કરંટ પસાર થતો નથી અને તે x એક્સીસ લાઈન પર છે અને ઓપન સર્કિટ કન્ડીશન હેઠળ આ ઓપરેટિંગ પોઈન્ટ છે આ કન્ડીશનમાં આપણે જોઈએ કે સેલ્સ પેરેલલમાં છે તેથી Voc Voc1 Voc2 થાય ચાલો હવે બીજું ઓપરેટિંગ પોઇન્ટ મેળવીએ અને ચાલો તે R0 નાં શોર્ટ સરકીટીંગથી મળે છે તેથી જ્યારે તમે R0 ને શોર્ટ સર્કિટ કરો ત્યારે આપણે y એક્સીસની વાત કરી રહ્યા છીએ 1 R0 અનંત છે અને ત્યાં આપણે બીજુ કનસ્ટ્રેઈન લાગુ કરીએ છીએ જ્યાં i i 1 i 2 થાય તેથી જ્યારે તમે શોર્ટ સર્કિટ કરો ત્યારે Isc એ Isc1 Isc2 બરાબર થશે તેથી તે આપણી પાસે બીજુ ઓપરેટિંગ પોઇન્ટ હશે આ બે ઓપરેટિંગ પોઇન્ટ્સ જેમાં આપણે સરળતાથી જોડાઈ શકીએ અને ઇક્વિવેલન્ટ પેરેલલ સેલ્સની IV કેરેક્ટરીસ્ટિકસ મેળવી શકીએ તે પહેલાં ચાલો જોઈએ કે જ્યારે તમે લોડ લાઇન 1 R0ને શોર્ટ સર્કિટ કન્ડીશન પર થી ઓપન સર્કિટ કન્ડીશનમાં લાવો ત્યારે શું થાય છે તેથી જો તમે એક આર્બીટ્રરી લોડ પોઇન્ટ લો અને આ રીતે એને અનુરૂપ લોડ લાઇન લો R0 મર્યાદિત નથી શોર્ટ સર્કિટ નથી અથવા તે ઓપન પણ નથી અને લોડ લાઈન આ રીતે છે આ ઓપરેટિંગ પોઇન્ટ છે અહીં કરંટ મૂળભૂત રીતે આ હાઈટ પર છે તમે જુઓ કે આ એરો આ બે આયડેન્ટીકલ સેલ નાં કરંટ i1 i2 આ પોઈન્ટ પર ઉભા બતાવે છે અને તમે તેનો સરવાળો કરો i1 i2 અને તમને આ ઓપરેટીંગ પોઈન્ટ પર કરંટ મળશે અને આ અંતર એ વોલ્ટેજ છે જે ટર્મિનલ વોલ્ટેજ પણ છે અને બંને વ્યક્તિગત સેલ્સની અક્રોસનો પણ છે જેથી તે VT છે તેથી જો તમે આ લાઇનને તે સ્થિતિમાં નીચે જ્યાં તે આડી થઇ જાય છે તે ઓપન સર્કિટ પોઈન્ટ પર લઇ જાવ તો તમને સંપૂર્ણ ઓપરેટિંગ પોઈન્ટનો સેટ મળશે જે પેરેલલ કનેક્ટેડ સેલ સીસ્ટમ માટે IV કેરેક્ટરીસ્ટિકસ રચશે તેથી આ ડાર્ક લીલી લાઈન એ પેરેલલ કનેક્ટેડ સેલ સીસ્ટમની IV કેરેક્ટરીસ્ટિકસ છે